અત્યાર સુધી આ કોર્સમાં આપણે સંખ્યાબંધ ઇલેક્ટ્રિકલ એલીમેન્ટ્સ જેવા કે વોલ્ટેજ સોર્સ કરંટ સોર્સ રઝિસ્ટર વગેરે જોયા છે અને આપણે આ એલીમેન્ટ્સના કરંટની વોલ્ટેજ લાક્ષણિકતાઓની ઉપર ધ્યાન આપીશું પ્રથમ હું સામાન્ય રીતે પાવર અને એનર્જીની ચર્ચા કરીશ અને પછી આપણે જાણીએ છીએ તે ચોક્કસ એલીમેન્ટ્સમાં શું થાય છે તે જુઓ જો તમારી પાસે બે ટર્મિનલ વાળા એલિમેન્ટ હોય તો પ્રથમ આપણે પેસિવ સાઇન કન્વેન્શન અનુસાર વોલ્ટેજ અને કરંટને વ્યાખ્યાયિત કરીશું એટલે કે આપણે કરંટને ટર્મિનલમાં જતા તરીકે લઈએ છીએ જે વોલ્ટેજ માટે પોઝિટિવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી હવે આ એલિમેન્ટને મળતો પાવર V × I છે હવે V અને I ટાઈમ સાથે બદલાતું હોઈ શકે છે જે વ્યાખ્યાને બદલતું નથી તેનો સીધો અર્થ એ થાય છે કે ડિલિવર કરવામાં આવેલ પાવર એ ટાઈમનું ફંકશન હશે હવે જો આ P 0 છે તો યાદ રાખો V અને I માટે કોઈપણ મૂલ્ય હોઈ શકે છે આપણે અહીં કોઈ ચોક્કસ એલીમેન્ટ્સની ચર્ચા કરી રહ્યા નથી V અને I માટે કોઈપણ મૂલ્ય હોઈ શકે છે અને ઉત્પાદન P કાં તો 0 0 અથવા 0 હોઈ શકે છે જો P 0 હોય તો તેનો અર્થ એ થાય કે એલિમેન્ટ તે ક્ષણે પાવર શોષી પસાર થાય છે જેનો અર્થ છે કે તે અમુક એનર્જી લોસ થાય છે અને તેના ઉપર થોડું કામ કરવામાં આવી રહ્યું છે તેથી કાર્યના પરિવર્તનનો દર એ પાવર છે અને તેમાંથી આપણને આ વ્યાખ્યા મળે છે કે પાવર એ વોલ્ટેજ × કરંટ છે હવે એલિમેન્ટને આપવામાં આવતી ઉર્જાનો વિચાર કરીએ અને હવે આપણે ટાઈમ ઈન્ટરવલનો ઉલ્લેખ કરવો પડશે કે જેના ઉપર તે ડીલીવર થાય છે ચાલો કહીએ કે આપણે તેને t1 થી t2 સુધી લઈએ છીએ આ ટાઈમના રેફરન્સમાં એલિમેન્ટને ડીલીવર પાવરનો t1 થી t2 સુધીનો સંકલન ટાઈમના રેફરન્સમાં V × I નું સંકલન અંગ એ t1 થી t2 સુધીના એલિમેન્ટને ડીલીવર કરવામાં આવતી એનર્જી છે આ બે ટર્મિનલ વાળા એલિમેન્ટ માટે છે જે માત્ર એક વોલ્ટેજ અને એક કરંટ ધરાવે છે હવે ચોક્કસ ટાઈમ દરમિયાન ડીલીવર કરવામાં આવતી આ એનર્જી પોઝિટિવ અથવા નેગેટિવ પણ હોઈ શકે છે આપણે ચોક્કસ એલીમેન્ટ્સ તરફ જોઈશું અને જોઈશું કે શું થાય છે તેથી અત્યાર સુધી આપણે સામાન્ય બે ટર્મિનલ વાળા એલિમેન્ટ ઉપર વિચાર કર્યો છે હવે જો એલિમેન્ટ પાસે બે ટર્મિનલ હોય તો શું થાય બે ટર્મિનલ વાળા એલીમેન્ટ્સ માટે તે ખૂબ જ સરળ હતું સમગ્ર એલિમેન્ટમાં એક વોલ્ટેજ છે અને એલિમેન્ટમાંથી એક કરંટ પસાર થાય છે અને આપણે કહ્યું કે આ બેની પ્રોડક્ટ પાવર છે જેમ મેં કહ્યું તેમ જો તમારી પાસે N ટર્મિનલ એલિમેન્ટ હોય તો તે પોટેન્ટિઅલ V ઉપરના ચાર્જીસની હિલચાલને ધ્યાનમાં લઈને ફંડામેન્ટલ્સમાંથી મેળવી શકાય છે અને ચાલો કહીએ કે અમારી પાસે 1 2 અને N ટર્મિનલ છે તો હવે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે N 1 ઈન્ડિપેન્ડેન્ટ વોલ્ટેજ અને એન ટર્મિનલ એલિમેન્ટ માટે વ્યાખ્યાયિત કરંટો છે પરંતુ હમણાં માટે હું બધા N ટર્મિનલ્સના વોલ્ટેજને કેટલાક રેફરન્સના રેફરન્સમાં અને તમામ N ટર્મિનલમાં જતા કરંન્ટસ ઉપર પણ વિચાર કરું છું તેથી ચાલો કહીએ કે આ રેફરન્સ નોડ છે તો રેફરન્સ નોડના રેફરન્સમાં ટર્મિનલ 1 નો વોલ્ટેજ V1 છે રેફરન્સ નોડના રેફરન્સમાં ટર્મિનલ 2 ના વોલ્ટેજ V2 છે રેફરન્સ નોડના રેફરન્સમાં ટર્મિનલ N નો વોલ્ટેજ VN છે અને N ટર્મિનલ્સમાં I1 I2 જે IN સુધીના તમામ કરંન્ટસ હોય છે હવે પાવર એ પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે એલિમેન્ટને ડીલીવર કરવામાં આવે છે તે તમામ ટર્મિનલ્સ ઉપર VKIK ના સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે મૂળભૂત રીતે V1 I1V2 I2VNIN છે તેથી હું સાબિત કરી શકતો નથી કે આ પાવર છે પરંતુ આને N ટર્મિનલ એલિમેન્ટની વ્યાખ્યા તરીકે લો અને તમે આ એક્સપ્રેશન અને બે ટર્મિનલ વાળા એલિમેન્ટ માટે અમારી પાસે જે એક્સપ્રેશન હતી તેની વચ્ચે સામ્યતા બનાવીને તમે તમારી જાતને ખાતરી આપી શકો છો કે આ સાચું છે હવે એવું લાગે છે કે થોડી અસ્પષ્ટતા છે કારણ કે આ રેફરન્સ નોડ શું છે જેના રેફરન્સમાં આપણે બધા વોલ્ટેજને માપીએ છીએ હવે તે કંઈપણ હોઈ શકે છે તે એલિમેન્ટના N ટર્મિનલ્સમાંથી એક પણ હોઈ શકે છે પરંતુ પછી જો રેફરન્સ કંઈપણ હોય તો તે પાવર P જેવું લાગે છે તો આપણે ગણતરી કરીએ છીએ તે સંખ્યામાં થોડી અસ્પષ્ટતા છે તેથી હું જે બતાવવા જઈ રહ્યો છું તે એ છે કે તમે ગમે તે રેફરન્સ પસંદ કરો છો પાવરની વ્યાખ્યામાં કોઈ અસ્પષ્ટતા નથી તો ચાલો હું એ જ N ટર્મિનલ એલિમેન્ટને ફરીથી ધ્યાનમાં લઈએ અને આપણી પાસે N કરંટો I1I2 IN 1IN છે હવે આ N ટર્મિનલ એલિમેન્ટ સાથે અન્ય કોઈ જોડાણ નથી તેથી હવે તમે જાણો છો કે આ N કરંન્ટસનો સરવાળો 0 હોવો જોઈએ આ એટલા માટે છે કારણ કે કોઈપણ નજીકની સપાટી ઉપર જતા કરંન્ટસનો સરવાળો 0 હોવો જોઈએ આપણે આ અગાઉ જોયું છે કે આ કિર્ચોફ કરંટ લૉ સિવાય બીજું કંઈ નથી અલબત્ત ચાર્જનું સંરક્ષણ અને ચાર્જનો કોઈ સ્થાનિક સંગ્રહ હજી પણ એપ્લાય કરવો પડતો નથી જ્યારે નજીકની સપાટી ઘણા નોડ્સ અથવા આખી સર્કિટને બંધ કરે છે તેથી આ કરંટ I1I2 નો સરવાળો IN સુધી છે જે આ બંધ સપાટીમાં પ્રવેશી રહ્યો છે તે હજી પણ 0 છે IN 1ના નેગેટિવ સરવાળા તરીકે લખી શકાય છે હવે મારી પાવરની વ્યાખ્યામાં તેનો ઉપયોગ કરીને જે V1I1 V2I2 VN 1IN 1 VNINહું શું કરીશ હું આ કિર્ચોફ કરંટ લૉના એક્સપ્રેશનમાંથી IN ની કિંમતનો ઉપયોગ કરીશ આ અમને V1I1 V2I2 VN 1IN 1 VNની નેગેટિવ રકમ આપે છે IN 1રીતે ફરીથી લખવામાં આવ્યું છે તેથી મેં ફક્ત મારી મૂળ એક્સપ્રેશન લેવાનું અને તેને ફરીથી ગોઠવવાનું કર્યું છે હવે અહીંથી તમે જુઓ છો કે આપણી પાસે V1 VN છે જે V1Nસિવાય બીજું કંઈ નથી જે ટર્મિનલ N ના રેફરન્સમાં ટર્મિનલ 1 ના વોલ્ટેજ છે અને આગળની ટર્મ V2 VN એ V2Nસિવાય બીજું કંઈ નથી તેથી મૂળભૂત રીતે આપણે એક એક્સપ્રેશન સાથે સમાપ્ત કર્યો છે જે કહે છે કે આપણે N 1 V × I ની પ્રોડક્ટ લેવી પડશે જ્યાં N 1 વોલ્ટેજ એ Nth ટર્મિનલ કહેવા માટેના રેફરન્સમાં વોલ્ટેજ છે કારણ કે મેં આ કિસ્સામાં ટર્મિનલ કરંટ લીધો છે જે દરેક ટર્મિનલમાં જઈ રહ્યો છે તેથી આ રેફરન્સને કારણે કોઈ અસ્પષ્ટતા નથી તમે જે પણ રેફરન્સ પસંદ કરો છો તમને એલિમેન્ટને ડીલીવર કરવામાં આવતો સમાન પાવર મળશે અને રેફરન્સ ટર્મિનલ તરીકે એક ટર્મિનલ પસંદ કરવાનું સૌથી અનુકૂળ છે અને પછી તમારી પાસે તે ટર્મિનલ અને N 1 ઈન્ડિપેન્ડેન્ટ કરંટોના રેફરન્સમાં વ્યાખ્યાયિત N 1 ઈન્ડિપેન્ડેન્ટ વોલ્ટેજ હશે અને તે ઉત્પાદનોનો સરવાળો એ એલિમેન્ટને પહોંચાડવામાં આવતો પાવર છે મેં આ બધું તમને બતાવવા માટે બતાવ્યું હતું કે રેફરન્સ ટર્મિનલથી કોઈ ફરક પડતો નથી તમે કોઈપણ ટર્મિનલ પસંદ કરી શકો છો જેમ કે રેફરન્સ ટર્મિનલ તે ટર્મિનલના રેફરન્સમાં તમામ વોલ્ટેજને વ્યાખ્યાયિત કરે છે પાવરની ગણતરી કરે છે તમે જે ટર્મિનલ પસંદ કરો છો તે રેફરન્સને ધ્યાનમાં લીધા વગર તમને બરાબર એ જ નંબર મળશે મેં તેને એક ચોક્કસ કેસ માટે બતાવ્યું છે તમે હંમેશા તેને બીજા કંઈક માટે અજમાવી શકો છો ચાલો કહીએ કે તમે ટર્મિનલ 2 ને રેફરન્સ ટર્મિનલ બનાવી શકો છો અને શું થાય છે તે જોઈ શકો છો